તો આપણી પાસે ઇજનેરો માટેના વિકલ સમીકરણ પરનો આ વિડિઓ અભ્યાસક્રમ છે આ અભ્યાસક્રમમાં તમે વિકલ સમીકરણો સામાન્ય વિકલ સમીકરણો તેમજ આંશિક વિકલ સમીકરણો કેવી રીતે ઉકેલવા તેને શીખ્યા હવે આપણે વિકલ સમીકરણોની વ્યાખ્યા થી શરૂઆત કરીએ અને આપણે પ્રથમ ક્રમના સામાન્ય વિકલ સમીકરણોને ધ્યાનમાં લીધાં કે જે રેખીય અથવા બિન રેખીય હોઈ શકે છે અને આપણે સમીકરણો નાં અમુક સ્વરૂપ પ્રથમ ક્રમ સમીકરણો અને તમામ સમીકરણોમાંના ચોક્કસ સમીકરણને વિશ્લેષણાત્મક રીતે કેવી રીતે ઉકેલી શકાય તે પ્રદાન કર્યું છે તેથી આપણે તે પ્રકારના પ્રથમ ક્રમના સમીકરણો ઉકેલવા માટેની પદ્ધતિઓ આપી અને પછી આપણે બીજા ક્રમના સમીકરણોને જોયા તે બાબત માટે કોઈપણ ક્રમના એટલે કે બીજાક્રમના સમીકરણો એટલે કે કોઈપણ n માં ક્રમના વિકલ સમીકરણને તમે પ્રથમ ક્રમના સામાન્ય વિકલ સમીકરણમાં રૂપાંતરિત કરી શકો છો પરંતુ સદીસ મૂલ્યનાં વિધેય માટેનાં સમીકરણ તરીકે એટ્લે કે તમારી પાસે પ્રથમ ક્રમ સાથે જોડાયેલ ઘણાં સમીકરણોની પ્રણાલી હોય છે બરાબર તમારી પાસે ઘણાં સમીકરણોની પ્રણાલી છે એટલે કે તે કોઈપણ n ક્રમનું સમીકરણ બની જાય છે અને તેથી તે સામાન્ય n ક્રમનું સમીકરણ હોય છે પરંતુ જો તમે રેખીય n ક્રમનું સમીકરણ અથવા બીજા ક્રમના સમીકરણને ધ્યાનમાં લો તો વાસ્તવમાં તે રેખીય સમીકરણને ચોક્કસ ગુણધર્મો હોય છે તેથી એક મહત્વપૂર્ણ ગુણધર્મો એ છે કે જો તમને એક ઉકેલ આપવામાં આવે તો હંમેશા તેનો એક મહત્વનો ગુણધર્મો એ હોય છે કે તેમાં ફક્ત 2 રેખીય સ્વતંત્ર ઉકેલો હોવા જોઈએ તેથી એકવાર જયારે તમને 2 રેખીય સ્વતંત્ર ઉકેલો મળે પછી તમે રેખીય સંયોજન બનાવી શકો છો અને તમે તેને 2 મનસ્વી અચળાંક સાથે સામાન્ય ઉકેલ તરીકે લખી શકો છો તેથી આ પ્રક્રિયામાં આપણે એબેલનું સૂત્ર Abel's Formula મેળવ્યું અને જો તમને એક ઉકેલ આપવામાં આવે તો આ એબેલના સૂત્ર દ્વારા આપણે બીજો ઉકેલ પણ શોધી શકીએ છીએ અને સરળ સમીકરણો અને રેખીય સમીકરણોને આપણે ઉકેલ્યાં છે અને જ્યારે તમે કોઈ ઉકેલ શોધી શકતા નથી ત્યારે આપણે વાસ્તવમાં આ મેળવ્યું હોય છે આપણે પાવર શ્રેણી પદ્ધતિ દ્વારા આ શોધી કાઢ્યું છે અને આ રીતે આપણે આ બંને 2 રેખીય સ્વતંત્ર ઉકેલોને શોધ્યા છે તેથી તે તમારી પાસે એકલ બિંદુ છે કે નહીં તે મુદ્દા પર આધાર રાખે છે જો તમારી પાસે અસામાન્ય બિંદુઓ ન હોય તો તમે વાસ્તવમાં પાવર શ્રેણીના ઉકેલો તરીકે 2 રેખીય સ્વતંત્ર ઉકેલો શોધી શકો છો જો આપણી પાસે બિંદુની આજુબાજુ અસામાન્ય બિંદુ હોય અને તે કાં તો આ બાજુ અથવા તે બાજુંએ તમારી પાસે હોઈ શકે તો તમારી પાસે આ 2 રેખીય રીતે સ્વતંત્ર ઉકેલો હોઈ શકે છે અને તે ફોર્બિનસ પદ્ધતિ દ્વારા હોય છે જે યુલર કૌચી સમીકરણ દ્વારા પ્રેરિત થાય છે બરાબર તેથી આપણી પાસે આ આધાર હતો અને આપણી પાસે જે પણ પદ્ધતિ છે કે જેમાં આ પાવર શ્રેણી પદ્ધતિ અને ફોર્બિનસ શ્રેણી પદ્ધતિ છે તેના આધારે આપણે વાસ્તવમાં કેટલાક ભૌતિક સમીકરણો જેમ કે લેજેન્ડ્રેનું સમીકરણ Legendre's Equation બેસેલ સમીકરણ નો ઉપયોગ કર્યો હતો અને આપણે ઉકેલો શોધવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ અને મર્યાદિત ઉકેલો માટે આપણે લેજેન્ડ્રે બહુપદી અને બેસેલ વિધેય તરીકે ગણ્યા અને વ્યાખ્યાયિત કર્યા બરાબર આ ભૌતિક વિજ્ઞાન માં મહત્વની ભૂમિકા ભજવે છે તમે જ્યાં પણ જુઓ અને જ્યારે પણ જુઓ ત્યારે ઘણી ભૌતિક પરિસ્થિતિઓમાં આ પ્રકારના સમીકરણો મહત્વની ભૂમિકા ભજવે છે કે જેને તમે ખરેખર આંશિક વિકલ સમીકરણમાં જોયું છે અને જ્યારે તમે અમુક આંશિક વિકલ સમીકરણ ઉષ્મા સમીકરણ અથવા તરંગ સમીકરણ માટે પ્રારંભિક બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમને ધ્યાનમાં લો અને પછી તમને આ પ્રકારના સામાન્ય વિકલ સમીકરણ મળી શકે છે પછી બીજા ક્રમના સામાન્ય વિકલ સમીકરણ કરવા માટે કંઈક આધાર લેવો પડે કે જેમાં આપણે ચોક્કસ ગુણધર્મો આપ્યા છે તેથી ગુણધર્મોને સામાન્ય સ્વરૂપમાં મૂકીએ છીએ જ્યારે તમે સામાન્ય સ્વરૂપમાં મૂકો છો અને સપ્રમાણ મેટ્રીસીસને અનુરૂપમાં તેને મુકો છો ત્યારે ત્યાં તમારી પાસે વાસ્તવિક મૂલ્યો તરીકે આઈગન મૂલ્ય આઈગન વેક્ટર હોય છે અને આઈગન મૂલ્ય વાસ્તવિક એટલે કે સંપૂર્ણપણે વાસ્તવિક હોય છે અને તમે એ શોધી પણ શકો છો અને તમારી પાસે તમામ આઈગન વેક્ટર પણ હોઈ શકે છે તેથી મેટ્રિક્સ સિદ્ધાંતને અનુરૂપ આપણી પાસે બીજા ક્રમના વિકલ સમીકરણો હોય છે કે જે હંમેશા હોય છે અને તમે તેને હંમેશા સપ્રમાણ સ્વરૂપમાં મૂકી શકો છો તેથી તમે હંમેશા આઈગન વેક્ટર્સ આઈગન મૂલ્ય શોધી શકો છો અને તે સંપૂર્ણ ઓર્થોગોનલ આઈગન વેક્ટર્સ બનાવે છે બરાબર અહીં આઈગન વિધેય કારણ કે તે માત્ર મેટ્રિક્સના કિસ્સામાં મર્યાદિત પરિમાણ નથી તેથી વિકલ સમીકરણનો ઉકેલ છે તેથી તેના ઉકેલો વિધેયમાંથી હોઈ શકે છે કારણ કે તે અનંત પરિમાણ છે તેથી તમારી પાસે આ હોય છે તેથી આ ગુણધર્મને આધારે તમારી પાસે આઈગન મૂલ્ય આઈગન વિધેય હોય છે અને તમે જુઓ કે તમે સ્ટર્મ લુઉવિલે સિદ્ધાંતને વિકસિત કરો છો કે જેને આપણે આંશિક વિકલ સમીકરણોનાં ઉકેલો શોધવા માટે ઉપયોગ કરીએ છીએ બરાબર તેથી આપણે બીજા ક્રમના આંશિક વિકલ સમીકરણોથી શરૂઆત કરી અને આ રીતે આપણે તેને વર્ગીકૃત કરીએ છીએ અને આપણે હંમેશા વર્ગીકરણમાં નવા ચલો માં ફેરવીએ છીએ સ્વતંત્ર ચલો ને બદલે જે નવા ચલોમાં બદલાય છે તે નવા ચલો તે લાક્ષણિક સ્વરૂપોમાંનું એક હશે અને કાં તો તરંગ સમીકરણ ઉષ્મા સમીકરણ અથવા લાપ્લાસ સમીકરણ પ્રકારનું અથવા હાઇપરબોલિક પેરાબોલિક અથવા ઈલીપ્ટિક પ્રકારનું હશે તો આ 3 પ્રકારનાં સમીકરણો પૈકી એક આપણી પાસે છે અને લાક્ષણિક સમીકરણ કે જે આપણે ધ્યાનમાં લીધું છે તે તરંગ સમીકરણ ઉષ્મા સમીકરણ છે અને આ પ્રકારના પ્રોટોટાઇપ સમીકરણ આ રીતે 3 પ્રકારના સમીકરણો તરંગ સમીકરણ ઉષ્મા સમીકરણ અને લાપ્લાસ સમીકરણ છે અને આ દરેક સમીકરણો માટે આપણે ડોમેઈન અવકાશી ડોમેઈનનાં આધારે પ્રારંભિક મૂલ્ય પ્રોબ્લેમ અને પ્રારંભિક બાઉન્ડ્રી મૂલ્ય પ્રોબ્લેમ ધ્યાનમાં લીધું છે અને સમય હંમેશા ધનાત્મક હોય છે બરાબર તે ઉષ્મા અને તરંગ સમીકરણો માટે થયું કારણ કે તમે જુઓ છો કે આ 2 અલગ અલગ બાબત છે અને લાપ્લાસ સમીકરણ માટે આ સ્થાયી અવસ્થા ઉષ્મા સમીકરણ પ્રકારનું છે જ્યારે તમે ઉષ્મા સમીકરણ માટે સ્થાયી અવસ્થાએ પહોંચો છો ત્યારે તે લાપ્લાસ સમીકરણ હોય છે તેથી લાપ્લાસ સમીકરણમાં આપણે ફક્ત બાઉન્ડ્રી ડેટા આપી શકીએ છીએ અને તમે ફક્ત ચોક્કસ ડોમેઈનમાં ઉકેલ એટલે કે અનન્ય ઉકેલ શોધી શકો છો જે આપણે આ અભ્યાસક્રમમાં જોયું છે બરાબર અને તેની ઉપયોગિતામાં પણ તમે જોઈ શકો છો કે જેમાં ઘણી સમસ્યાને ઉકેલી છે તેની ઉપયોગીતા ફિઝિકલ અને એન્જિનિયરિંગ સાયન્સ માં હોય છે જેમ કે ડ્રમ પ્રોબ્લેમ સ્ટ્રિંગના સ્પંદનો ડ્રમના સ્પંદનો ૨ પરિમાણીય તરંગ સમીકરણ અને તે પણ હોય છે અને જ્યાં પણ તમે તેને ઉકેલો છો ત્યાં હંમેશા તમે સ્ટર્મ લીઉવિલે પ્રોબ્લેમ ને લાવો છો કે જે પ્રકારનો આપણે અભ્યાસ કર્યો છે બરાબર તેથી તમે જોયું કે આપણે જે સમસ્યાનો અભ્યાસ કર્યો છે તેમાંથી મોટાભાગનાં પ્રોબ્લેમ મૂળભૂત રીતે ભૌતિક વિજ્ઞાન પર છે જો તમે વાસ્તવમાં સામેલ હોવ અને જો તમે કોઈ પ્રોજેક્ટમાં હોવ છો અને જો તમે કેટલાક વિકલ સમીકરણ સાથે કામ કરી રહ્યા છો અને જો તમે કેટલાક મોડેલ સાથે કામ કરી રહ્યાં હોય તો આંશિક વિકલ સમીકરણ ખરેખર તમારા માટે ઉપયોગી હોય છે તેથી સામાન્ય રીતે જો તમે કોઈ પ્રોબ્લેમનો સામનો કરો અને જો તમે આંશિક વિકલ સમીકરણ સાથે કામ કરી રહ્યા હોય બરાબર તો તે આ 3 પ્રકારમાંથી કોઈપણ હોઈ શકે છે તેથી આ માટે જો તમે કેટલાક ફેરફાર કરી શકો અને આ પ્રોબ્લેમમાંથી એકને ઘટાડી શકો તો તમે તમારા કાર્યમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો નહિં તો જો તમે ખરેખર આ અભ્યાસક્રમમાં આગળ જવાં ઈચ્છો તો તમે હંમેશા ચોક્કસ સમીકરણોને બિનરેખીય સમીકરણો બિન રેખીય આંશિક વિકલ સમીકરણોનો અભ્યાસ કરી શકો છો અહીં મુખ્ય વાત એ છે કે તમારે માત્ર પદ્ધતિઓ અને ઉકેલોને જ સમજવા નહીં પડે પરંતુ આ સમીકરણો માટેની પદ્ધતિઓની લાક્ષણિકતાઓ ને પણ તમારે જોવી પડશે તેને ચોક્કસ ગુણધર્મો હોય છે અને દરેક સમીકરણ એકબીજાથી અલગ હોય છે તેથી જો તમે તરંગ સમીકરણથી શરૂ કરો તો આપણે તે ગતિ જોઈ શકીએ છીએ અને તમારી પાસે પ્રસારની ગતિ હોય છે તેનો અર્થ એ કે તમારી પાસે લાક્ષણિકતા ચલ હોય છે તમારી પાસે η અને ξ બે નવા ચલો છે અને પછી વાસ્તવમાં તમારી પાસે x ct અને xct છે આ લાક્ષણિક સમીકરણો છે તેથી તેઓ આ રીતે આગળ ચાલે છે અને તેમાં પ્રસારની સિમિત ગતિ હોય છે જેને તમે તરંગ સમીકરણ માટે જોઈ શકો છો પરંતુ પેરાબોલિક સમીકરણ માટે એવું નથી કે જ્યાં તમારી પાસે ut અને uxxહોય અને જ્યારે પણ તમારી પાસે આ હોય છે ત્યારે તમારી પાસે અહીં લાક્ષણિકતાઓ નથી હોતી પરંતુ તમારી પાસે પ્રસારની અનંત ગતિ હોય છે અહીં જે પણ થાય છે તે કોઈ પણ સમયમાં અનંતપણે થાય છે અને જો પ્રારંભિક ડોમેઈનમાં વિસંગતતા હોય તો તે થોડા સમયમાં જ બહાર નીકળી જાય છે તેથી મર્યાદિત સમય પછી તમે જે પણ પ્રારંભિક ડેટા વિસંગતતા તરીકે આપો છો તેમાં વિસંગતતા હોય તેવા પ્રારંભિક ડેટા સરળ હશે અને તે બહાર આવશે તેનો અર્થ એ કે તે વિકલન કરવાં યોગ્ય હશે પરંતુ તરંગ સમીકરણ માટે એવું નથી જો તમે પ્રારંભિક ડેટા જે વિસંગત હોય છે તે આપશો બરાબર તો ધારો કે તમે ux0f આપો છો અને ઉદાહરણ તરીકે f એ ટુકડા સ્વરૂપે સતત વિધેય છે તેથી જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આ વિસંગતતા પણ પ્રચારની ગતિ સાથે આગળ વધશે બરાબર અને તે c છે અને તે આપણા હાઇપરબોલિક સમીકરણ તરીકે વર્તે છે તેથી આ પેરાબોલિક સમીકરણો ઉષ્મા સમીકરણોની જેમ વર્તે છે તે વાસ્તવમાં ઉષ્મા સમીકરણમાં છે અને તમે તે પ્રસરણ સમીકરણ જુઓ છો અને તેને તમે પ્રસરણ સમીકરણ કહો છો બરાબર અને આપણે લાપ્લાસ સમીકરણ જોયું છે તેથી તે એક લાક્ષણિક ઈલીપ્ટિક સમીકરણ છે અને જ્યારે તમે જુઓ છો કે બાઉન્ડ્રી ડેટા ફક્ત સ્થાયી અવસ્થા ઉષ્મા સમીકરણ તરીકે આપવો જોઈએ તેથી જ્યારે તમે ઉષ્મા સમીકરણમાં સ્થાયી અવસ્થા મેળવો છો ત્યારે તે જ લાપ્લાસ સમીકરણ હોય છે કે જેને આપણે આ પદ્ધતિ દ્વારા ઉકેલીએ છીએ તમે તેને અનુભવી શકો છો અને જો તમે આમાંથી કોઈ સમીકરણને અનુભવ્યું હોય તો આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે હું તમને અહીં એ સૂચન કરું છું કે આ સમીકરણો પર વધુ અભ્યાસ કરવા માટે તમે અન્ય પુસ્તકો એટલે કે અદ્યતન પુસ્તકોને તમે જુઓ બરાબર અને તમે આ પુસ્તકોને એટલે કે આંશિક વિકલ સમીકરણના પુસ્તક અને બિનરેખીય સમીકરણોના પુસ્તકોને પણ જોઈ શકો છો બરાબર તો આપસૌનો ખુબ ખુબ આભાર